ઠીક છે તેથી ચાલો સમીક્ષા કરીએ અમે સર્ફેસના ઈંટેગ્રલ ફોર્મ્યુલેશનની ચર્ચા કરી રહ્યા હતા અને તેથી ચાલો આપણે અત્યાર સુધી જે ભણ્યા તેની સમીક્ષા કરીએ તેથીયાદ રાખો કે અમારી પાસે આ બે સમીકરણો હતા હા મારી પાસે આ સમીકરણ અને આ સમીકરણ હતું જેનુ સ્બ્સ્ટ્રેક્શન કર્યા પછી એલ્જેબ્રા કર્યુ અને પછી આ આગળ તેથી ચાલો આપણે અત્યાર સુધી શું કર્યું છે તેના પર એક નજર કરીએ તોઆપણી પાસે જે હતું તે આ ડાબી બાજુ હતું જેને આપણે આના પર ઈંટેગ્રેટ કર્યું છે તેથી 2D પ્રોબ્લેમ તેથી અમે સમગ્ર સર્ફેસ પર ઈંટેગ્રેશન કર્યું છે અને જમણી બાજુએ આપણી પાસે કેટલી ટર્મ હતી બે ટર્મ ની કોમન ટર્મ રદ થઈ ગઈ તેથી મારી પાસે જમણી બાજુએ જે બાકી હતું તે આ છે તેથી ચાલો આપણે અહીં આ ટર્મ પર પાછા જઈએ તેથી મારી પાસે આ ટર્મ અહીં છે તેથી g 1 તે પ્રથમ ટર્મ હતી અને પછી મારી પાસે આ ટર્મસ હતી તેથી આ ફક્ત તે ટર્મસની સમીક્ષા કરી જે અમારી પાસે હતી અને અલબત્ત આ આખુ બંને બાજુઓ પર ઈંટેગ્રેટેડ કરવામાં આવી હતી યાદ રાખો કારણ કે તે એક 2D પ્રોબ્લેમ છે 3D માં તે એક ઈંટેગ્રલ dv હશે જે માત્ર તફાવત છે પછી આપણે વેક્ટર કેલ્ક્યુલસની એક આઈડેંટીટીનો ઉપયોગ કરવો પડ્યો તેને ડેલ ડોટ કંઈકમાં રૂપાંતરિત કરવા માટે અને તે કંઈક શું હતું વિદ્યાર્થી g 1 અને આ બરાબર છે તે રીતે જ રહે છે આ આખુ પર હતું અને તે પછી આપણે 2D માં ડાયવર્જન્સ પ્રમેયનો ઉપયોગ કર્યો અને તે પછી માઈનસ ચિહ્ન સાથે આવે છે તેથી આ s ઉપર માઈનસ ઈંટેગ્રલ બની ગયુ તેથી તે ડાબી બાજુ હતી જે માઈનસ ચિહ્ન આવ્યું કારણ કે આપણે ઇનવર્ડ નોર્મલ તરીકે પસંદ કરીએ છીએ નહીં કે આઉટવર્ડ નોર્મલ તરીકે તેથી આ કંવેંશનના કારણે હતું તેથી આ ડાબા બાજુ હતી જમણી બાજુએ શું થયું તેથી અમે છેલ્લી વખતે એક નાનો ફેરફાર જે અમે આ ઈંટેગ્રલ ને તરીકે ડીફાઈંન કર્યો હતો હું તેને માત્ર એક માઈનસ ચિહ્ન દ્વારા થોડો ફેરફાર કરવા જઈ રહ્યો છું જે માત્ર કંવેંશન છે તેથી આપણે આને કહીશું તો આ બનશે કારણ કે r કોઓર્ડિનેટ ઈંટેગ્રેશન થઈ ગયું છે અને પછી હું આ ઈંટેગ્રલ સાથે આ અહીં છું તેથી આ ટર્મ અહીં તેઓ બે કેસ સમાન છે માફ કરશો આ r હોવું જોઈએ વિદ્યાર્થી r તેથી તે થાય જો બીલોન્ગસ ટુ અને 0 થાય જો હોય તો આપણે આમાંથી કયા ફીઝીકલ મીનીંગ મેળવી શકીએ તેથી તે અમે હવે લોકેટ કરીશું તેથી જો હું આને ફરીથી ગોઠવું તો મારે તેને ફરીથી ગોઠવવાની જરૂર નથી તો હું અહીં શું જોઈ રહ્યો છું જો હું ફક્ત ફરીથી લખું તો જો હું આ ટર્મને જોઉં મને હવે ડાબી બાજુએ લખવા દો તો આ બે કેસ છે અને શું સમાન છે તો હવે હુ બીજું બધું બીજી બાજુ ખસેડું તેથી phi ઈન્સીડંટ હું ને બીજી બાજુ લઈશ અને આ બીજી ટર્મસ યોગ્ય છે તે તેમ જ રહેશે તેથી મારી પાસે તે છે જ્યાં હું ઈંટેગ્રેશન કરવાનો હતો તો હવે ચાલો આ સમીકરણોનું ફીઝીકલ મીનીંગ આપવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે અહીં પહેલો કેસ લઈએ જ્યારે છે તો તેથી ચાલો કહીએ કે અહીં કેટલાક ઓબ્ઝર્વર માં ઉભા છે અને સોર્સ અહીં હતો તેથી આના દ્વારા એક ફીલ્ડ ઈમીટ થાય છે આ ફીલ્ડ ઑબ્જેક્ટ દ્વારા તમામ સંભવિત રીતે સ્કેટર થઈ જશે જો ઓબ્ઝર્વર અહીં ધારે છે કે કોઈ ઓબ્જેક્ટ નથી તમે ઓબ્ઝર્વર શું જોશે ત્યાં કોઈ ઓબ્જેક્ટ નથી માત્ર કરંટ અને ઓબ્ઝર્વર વિદ્યાર્થી સોર્સ ફીલ્ડ માત્ર સોર્સ ફીલ્ડ ત્યાં કોઈ ઓબ્જેક્ટ નથી તેથી આ ઓબ્જેક્ટ નથી તો ઈન્સીડંટ ફિલ્ડ છે હવે અમે એક નવું રજૂ કરીએ છીએ હવે આપણે આ ઓબ્જેક્ટ લઈએ છીએ શું થશે હું અહીં આ બીજા ટર્મનુ અર્થઘટન કરું છું જેથી બીજા ટર્મનુ અર્થઘટન શું કરવું જોઈએ સ્કેટર્ડ ફીલ્ડ આપણે અગાઉ આ ક્વેંટીટીને ડીફાઈન કરી છે ઓબ્જેક્ટ ની હાજરી અને ગેરહાજરીમાં ફીલ્ડ વચ્ચેના તફાવતને સ્કેટર્ડ ફીલ્ડ કહેવામાં આવે છે તેથીઅહીં આ બીજી ટર્મને ઓબ્જેક્ટ ના કારણે સ્કેટર્ડ ફીલ્ડ કહેવામાં આવે છે તેથી તે અને ડાબી બાજુએ આને ટોટલ ફીલ્ડ કહેવામાં આવે છે તેથી ટોટલ ફીલ્ડ એ ઈન્સીડંટ ફીલ્ડ અને સ્કેટર્ડ ફીલ્ડનો સરવાળો છે પરંતુ હવે આપણે તેને ગાણિતિક રીતે જોઈ રહ્યા છીએ મેં કહ્યું તેમ આને હાઈજેંસના પ્રીંસીપલના મેથેમેટીકલ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ચાલો જોઈએ કે તે કેવી રીતે છે તો આ શું કહે છે ટોટલ ફીલ્ડ છે તે ત્યાં હતું અને આ બધી બીજી ટર્મ હતી તે નન ઝીરો ક્યાં છે તે પ્યાર સર્ફેસ ઈંટેગ્રલ છે અથવા 2D કિસ્સામાં એક લાઈન ઈંટેગ્રલ છે તેથી આ સેકેંડરી સોર્સ જેવા છે જે ઑબ્જેક્ટની સર્ફેસ પર છે તેથી શરૂઆતમાં જ્યારે અમે આ યન્ગસના ડબલ સ્લિટ વિશે અમારી ચર્ચા શરૂ કરી ત્યારે અમે કહ્યું કે કોર્નરમાં સેકેંડરી સોર્સ છે તેથી ત્યાં તે સેકેંડરી સોર્સ જેવા જ છે કારણ કે લોકેશન શું છે લોકેશન ફક્ત ઑબ્જેક્ટની બાઉંડ્રી પર છે અને તેઓ સ્કેટર ફીલ્ડ બનાવવા માટે જવાબદાર છે તેથી તેઓ આ ઑબ્જેક્ટની અંદર ક્યાંય પણ હોઈ શકે છે આ ઑબ્જેક્ટને નુ ફંક્શન હોઈ શકે છે આપણે જે કર્યું છે તે એ છે કે આપણે કોઈક રીતે આ ઈક્વાલેંટ સર્ફેસના કરંટોમા કંવર્ટ કર્યું છે જે ખરેખર આ સર્ફેસના કરંટ છે જેને ઈમ્પ્રેસ્ડ સર્ફેસના કરંટ કહેવાય છે તો આ હાઈગેંસ ના પ્રીંસીપલ નુ મેથેમેટીકલ ઈંટર્પ્રેટેશન છે બીજા ટર્મનુ ફીઝીકલ ઈંટર્પ્રેટેશન શું છે આ ત્યારે છે જ્યારે છે તેથી જો હું ઓબ્જેક્ટની અંદર જાઉં તો ઈંટર્પ્રેટેશન શુ છે ઈંટર્પ્રેટેશન એ છે કે ઈન્સીડંટ ફીલ્ડ એ એક્ઝટ્લી છે વિદ્યાર્થી ઈક્વલ ટુ કેન્સલ કે ઑબ્જેક્ટની અંદર સ્કેટર ફીલ્ડને સમાન છે તેનો અર્થ એ નથી કે અંદરનું ફિલ્ડ 0 છે તે ફક્ત તમને કહે છે કે આ ઈમ્પ્રેસ્ડ કરંટનું સંતુલન એવું છે કે ઑબ્જેક્ટની બહાર તે કરેક્ટ ફીલ્ડ ઉત્પન્ન કરે છે ઑબ્જેક્ટની અંદર તે ઈન્સીડંટ ફીલ્ડને રદ કરે છે અને આ બીજી ટર્મ છે જેનો મેં ઉલ્લેખ કર્યો તે એક્સ્ટીંક્શન થીયરમ છે પરંતુ ની ચિંતા કરશો નહીં કારણ કે ને તેનું પોતાનું સમીકરણ હશે તેથી જ્યાં સુધી તમે અહીં સબસ્ક્રીપ્ટ 1 જુઓ છો ત્યાં સુધી છે તેથી જ્યારે આપણે ને યાદ કરીએ છીએ ત્યારે ની અંદરના ફીલ્ડ માટે વેરીએબલ શું હતું અમે કહ્યું હતું કે એ નુ અંદર નુ ફીલ્ડ છે આ સમીકરણો વિશે વાત કરતા નથી તેઓ ફક્ત વિશે વાત કરે છે તેથી વોલ્યુમ 1 પર ઈંટેગ્રેશન તેથી આ મને આ સાચો જવાબ આપશે ફીલ્ડ્સ મા કઈ પ્રોબ્લેમ માં નથી તો હવે ચાલો આપણે હવે બધા જ સમાકરણો લઈએ અને તેને અંતિમ સ્વરૂપમા લખીયે વિદ્યાર્થી phi 1 એ વોલ્યુમ દ્વારા ફીલ્ડ છે હા નેટ ફીલ્ડ છે જે આપણે ખૂબ જ શરૂઆતના જોયુ વોલ્યુમ 1 મા અને વોલ્યુમ 2 માં ધારીશું તો હવે ચાલો આ બધા વોલ્યુમ 1 અને વોલ્યુમ 2 ને એકસાથે મૂકીએ અને જોઈએ કે શું થાય છે તેથી આ ફોર્મલી રીતે હાઈજેન પ્રીન્સીપાલ અને એક્સ્ટીંક્શન થીયરમ છે આ માટે છે તેથી અહીં આ માટે આ તે જ સમીકરણ છે જે મેં પહેલા માટે લખ્યું હતું અને અહીં બીજી ટર્મ સ્કેટર્ડ ફીલ્ડ છે હું સમાન પ્રક્રિયાને વોલ્યુમ 2 માટે રીપીટ કરી શકું છું તેથી જો તમે ભૂલી ગયા હો તો આ મારો છે અને આ મારો છે વોલ્યુમ 2 માં કોઈ કરંટ સોર્સ હતો તો આ માટે આ સમીકરણ કેવી રીતે અલગ હશે તે સમાન હશે ફકત કોઈ ઈન્સીડંટ ફીલ્ડ ટર્મ નથી તે ઈન્સીડંટ ફીલ્ડ ટર્મ કરંટ ના ઈંટેગ્રલ તરીકે આવ્યુ છે પરંતુ વોલ્યુમ 2 માં કોઈ કરંટ નથી તેથી જ્યારે હું આ ડેરીવેશન ને રીપીટ કરીશ ત્યારે આ એ ફીલ્ડ છે જે મને મળશે બીજી મહત્વની બાબત એ છે કે અહીં આ સ્કેટર્ડ ફીલ્ડ ટર્મમાં માઈનસ ચિહ્ન હતું કારણ કે નોર્મલ ઈનવર્ડ હતું અહીં બીજી ટર્મમાં અહીં શું સાઇન છે અહીં પ્લસ શા માટે કારણે કે હું એજ ઉપયોગ કરી રહ્યો છું વોલ્યુમ માટે આ એક આઉટવર્ડ નોર્મલ છે તેથી બધું સુસંગત છે હવે રીજીયન ૨ ના કિસ્સામાં ડેલ્ટા ફંક્શનને ઈવેલ્યુએટ કરી રહ્યા છીએ પરિસ્થિતિ ફરીથી અહીં વિપરીત થાય છે જ્યારે r પ્રાઇમ બીલોન્ગ ટુ ત્યારે ફીલ્ડ છે અને જ્યારે એ ની બહાર છે મતલબ કે મા છે ત્યારે તે ડેલ્ટા ફંક્શન ઈંટેગ્રેશનના રીજીયન મા નથી તેથી જવાબ 0 છે તો હવે ફીજીકલ ઈંટર્પ્રેટેશન શું છે તેથી આ તે છે જે આપણે આ કિસ્સામાં પહેલાથી જ ઈંટર્પ્રેટેશન કર્યું છે કે તે શું કહે છે કે જો હું ની અંદર છું તો ફીલ્ડ એ છે જે આ સર્ફેસના કરંટ દ્વારા ઉત્પન્ન થાય છે એ આ બરાબર છે તેથી જો વોલ્યુમોને દૂર કરવામાં અને માત્ર સર્ફેસ પરના કરંટના સંદર્ભમાં વાત કરવામાં આવે તો આ સમગ્ર મોડ્યુલને સર્ફેસના ઈંટેગ્રલ ઈક્વેશન કહેવામાં આવે છે વિદ્યાર્થી સર કઈ સર્ફેસ બાઉંડ્રી છે તે બાઉંડ્રી છે હાસરફેસ દ્વારા મારો મતલબ છે કે 3D સર્ફેસમાં એ સર્ફેસમાં છે 2D માં સર્ફેસ એ લાઈન ઈંક્લોઝીગ હશે અને ખાતરી કરવા માટે કે તે સર્ફેસ અથવા બાઉંડ્રી છે તેની ખાતરી કરવા માટે અમે વાત કરી રહ્યા છીએ તે છે કે આ ઈંટેગ્રલ એ કંટુર ઈંટેગ્રલ છે તેથી બાઉન્ડ્રી ઇન્ટેગ્રલ વાસ્તવમાં લીટરેચરમાં પણ સર્ફેસના ઇન્ટેગ્રલને બદલે આને બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે તેથી આ ઈમ્પ્રેસ્ડ સર્ફેસના કરંટ વિશે અત્યાર સુધીની વાત છે તેઓ ખૂબ જ વિચિત્ર રીતે છે તેઓ આઉટ સાઈડ ફીલ્ડ ને રદ કરે છે જેમ કે અહીં ફીલ્ડ છે અને ફીલ્ડ અહીં છે હવે હજુ સુધી આપણે r બાઉંડ્રી ની કંડીશનનો સામનો કરવાનો બાકી છે પરંતુ સારી વાત એ છે કે આપણે ફીઝેકસને રીજીયન 1 અને રીજીયન 2 અને બાઉંડ્રી પરના એક ટર્મમા સેપરેટ તેથી હવે હું આ સમીકરણોના સેટ્સ ને ઉકેલવા માટે શું કરીશ હું આ બોટમ ઈકવેશન લેવા જઈ રહ્યો છું આ એક્સ્ટીંક્શન થીયરમ હતા આ બંને એક્સ્ટીંક્શન થીયરમ હતા અને બંને ટોપના હાઈજેંસ થીયરમ હતા તેથી હું આ દરેક સેટમાંથી નીચેનું સમીકરણ લઈશ અને ફક્ત તેને ફરીથી લખીશ English Word Spelling Pronunciation Meaning define ડીફાઈન વ્યાખ્યાઈત કરવુ equivalent ઈકવાલેંટ સમાન location લોકેશન સ્થાન interpretation ઈંટર્પ્રેટેશન અર્થઘટન separated સેપરેટેડ અલગ પાડવુ equations ઈકવેશન સુત્ર